બધાને નમસ્કાર તમારું ડીસાસ્ટર રેકવરી ઍન્ડ બિલ્ડ બેક બેટરની disaster recovery and build back better આપત્તી પુનપ્રાપ્તિ અને ફરીથી સારી રીતે નિર્માણ આ સિરીજમાં સ્વાગત છે આગળના લેક્ચરમાં આપણે ડીસાસ્ટર રેકવરી disaster recovery આપત્તી પુનપ્રાપ્તિ અને રોલ ઓફ ઇન્ફોર્મેશન role of information માહિતીની ભૂમિકા વિશે વાત કરી હતી આ લેકચરમાં હું ડીસાસ્ટર પ્રીપેરડ્નેસ disaster preparedness આપત્તિ સજ્જતા માટે જરૂરી માહિતી એકત્રિત કરવા માટે સામાજિક નેટવર્કની શું ભૂમિકા છે તેના પર છે તેથી આપત્તિ સજ્જતા નિર્ણયો તથા મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે સોશિયલ નેટવર્કની ભૂમિકા શું છે તે આપણું ફોકસ focus ધ્યાન કેન્દ્રિત છે તેના માટે હું આગળના લેકચર પર થોડો આધાર રાખીશ જેના લીધે તમને કેસ સ્ટડીનો આઇડિયા case study idea પ્રસંગ અભ્યાસ વિચાર આવે મને આશા છે કે તમને બાંગ્લાદેશનું યાદ હશે જેમ મે કહ્યું હતું તેમ બાંગ્લાદેશ એક સુંદર દેશ છે પરંતુ તેઓ પીવાના પાણીના જોખમે ઝઝૂમી રહ્યા છે કારણ એ છે કે તેઓ આર્સેનિકવાળું arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ ભૂગર્ભ પાણી પી શકતા નથી કારણ કે તે આર્સેનિક arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષિત છે અને બીજી બાજુ તેમને સપાટીનું પાણી ખારું હોવાથી તે પણ પી શકતા નથી કારણ કે તે પાણી ખારું હોવાથી તેને પી શકતા નથી અને જો તેને પીવામાં આવે તો તેમને જળજન્ય આરોગ્ય રોગો જેવા કે મરડો ઝાડા કોલેરા અને બીજી ઘણી સમસ્યાઓ થાય છે આમ બાંગ્લાદેશમાં દરિયાકાંઠાના વિસ્તારો હોવાથી ત્યાં પાણી પુષ્કળ મળે છે તેથી તેમને પાણી ઘટવાની સમસ્યા નથી પણ સમસ્યા એ છે કે તેઓ તે પાણી પી શકતા નથી તે પોર્ટેબલ portable સુવાહ્ય પાણી નથી તેથી આપણો પડકાર એ છે કે કેવી રીતે આપણે એક પોટેન્શ્યલ આઇડિયા potential idea શક્ય વિચાર ટેકનોલોજી technology વ્યવહારિક હેતુઓ માટે વિજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ અને ઇનોવેશનને innovationનવીનીકરણ એકત્રિત કરીને રેનવોટર rainwater વરસાદી પાણી એકત્રિત કેવી રીતે કરવું એ છે આપણે ડોમેસ્ટિક domestic ઘરેલું અને હાઉસહોલ્ડ લેવલ household level ઘરેલું સ્તર છત પરનું રેનવોટર rainwater વરસાદી પાણી એકત્રિત કરી શકીએ છીએ અને તેને 5000 લિટરની ટાંકીમાં સાચવીને સરળતાથી 5 મેમ્બરના કુટુંબને 6 મહિનાની શુષ્ક સિઝનમાં પીવાનું પાણી પૂરું પાડી શકી છી આમ એક પ્લાનર planner આયોજક એક ડીસાસ્ટર મેનેજર disaster manager આપત્તિ સંચાલક અથવા એક ઓથોરિટી authority સત્તા તરીકે આ નાનકડા ઇનોવેટિવ આઇડિયાને innovative idea નવીન વિચાર બાંગ્લાદેશમાં પ્રોમોટ promote પ્રોત્સાહન કરવું એે આપણા માટે ચેલેન્જ challenge પડકાર છે તો એના માટે આને 1 નહિ 3 નહીં પરંતુ ખૂબ મોટી સંખ્યામાં એક પછી એક એમ ખૂબ વિશાળ સંખ્યામાં પ્રોમોટ promote પ્રોત્સાહન કરશું આથી આપણે પહેલા ડિસ્કસ discussed ચર્ચા કરવી કર્યું એમ હજારો લાખો લોકો આ રેનવોટર rainwater વરસાદી પાણી ટાંકીનો ઉપયોગ કરતાં થાય એ આપણો ચેલેન્જ challenge પડકાર છે આમ ઘણી નાની શક્તિઓને જોડે રાખીને જે મોટો પાવર power શક્તિ મળે છે એ આપણા માટે મોટિવેશન motivation પ્રેરણા છે હવે આપણે ચર્ચા કરી એ પ્રમાણે આપણો પ્રૉબ્લેમ problem સમસ્યા એ છે કે જ્યારે આપણે લોકોને આ પાણીની ટાંકીના નાના નવીન વિચારને અપનાવવાનું કહીશું તો તેઓ તેને અપનાવશે કે નહીં લોકો આ વિશે નિર્ણય લેવા માંગતા નથી કારણ કે તેઓ તેના વિશે જાણતા નથી આ એક ઇનોવેટિવ innovative નવીન તથા નવીન વિચાર હોવાથી લોકો તેના વિશે પહેલા માહિતી મેળવવા માંગે છે તેઓને 3 પ્રકારના નૉલેજની knowledge જ્ઞાન જરૂર છે એક તો તેઓને સાંભળીને અને ઓબસર્વેસનથી observation અવલોકન હાર્ડવેર hardware હાડમારી અને સોફ્ટવેર બાબતે પોતાનું નૉલેજ knowledge જ્ઞાન ડેવલોપ કરવાની અને બીજું આપણે પહેલાથી ચર્ચા કરી એ પ્રમાણે કોઈનું સબ્જેકટિવ નોલેજ subjective knowledge વ્યક્તિલક્ષી જ્ઞાન વિશે ચર્ચા કરવી અને આ પ્રકારના કોઈ ઇનોવેશનમાં innovation નવીનતા પોત પોતાનો સબ્જેકટિવ ઓપિનિયન subjective opinion વ્યક્તિલક્ષી અભિપ્રાય પણ ખાસ જરૂરી છે તેથી 3 પ્રકારની માહિતીની પ્રક્રિયા ઇનવોલ્વ involve સમાવેશ છે જેમાંની એક આ ટેન્ક tank ટાંકી કે ઇનોવેશન innovations નવીનતાઓ વિશે સાંભળીને તેનો ઉપયોગ તેની યુટીલીટીસ utilities ઉપયોગિતાઓ કે તેની ઈફેક્ટિવનેશ effectiveness અસરકારકતા વિશે સોફ્ટવેર નૉલેજ knowledge જ્ઞાન મેળવવું અને બીજું એક અવલોકન પ્રવૃત્તિ જેવી કે તે ટાંકીનો આકાર કદ અને રચના શું છે જેવી હાર્ડવેર hardware હાડમારી માહિતી એકઠી કરવી તેથી અવલોકન અને સાંભળવાથી જ તે લોકોને આનું નૉલેજ knowledge જ્ઞાન મળશે પરંતુ મેં કહ્યું હતું તે પ્રમાણે તે સીધા તેને અડોપ્ટ adopt અપનાવવા નથી કરી લેતા લોકો તેને સબ્જેકટિવ પર્સ્પેક્ટિવ subjective perspective વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણ ડેટાનું વ્યક્તિગત અર્થઘટન અને તેના કોન્ટેક્સટની context સંદર્ભ પરિસ્થિતિ વિશે પણ જાણવા માંગે છે આમ તેઓને આ ટાંકી તેમને કેવી રીતે મદદ કરશે તેની ચર્ચા તેને સાથી ભાગીદારો સાથે થોડી ચર્ચાઓ કરવાની જરૂર છે જેને આપણે ચર્ચા દ્વારા મળતી માહિતી કહીશું જે એક માહિતી અને નેટવર્ક પ્રકારનો પ્રકાર છે હવે તેઓ શું કરશે તેઓ માહિતી કેવી રીતે એકત્રિત કરશે અને તેમને સામાજિક નેટવર્ક્સની કેમ જરૂર છે હવે કલ્પના કરો કે હું તમને બોલ પેન ખરીદવા માટે કહું છું પરંતુ તમને આ બોલ પેન વિશે કશી ખબર નથી તો તમે શું કરશો તમે આ બોલ પેન વિશે નિર્ણય કેવી રીતે લેશો તે છે મુશ્કેલ કારણ કે મને તેના વિશે ખરેખર કંઈ ખબર નથી તેથી કદાચ બીજા સમયે હું મારા એક મિત્રને પૂછું શું તમે આ બોલ પેન વિશે જાણો છો આના વિશે કોઈ વિચાર છે તમે ક્યારેય આ બોલ પેનનો ઉપયોગ કર્યો છે કારણ કે આ એક નવું અમેરિકા અથવા અન્ય કોઈ જગ્યાએથી આવ્યું છે આ અહીં ઉપલબ્ધ નથી તેણે કહ્યું મને આના વિશે કોઈ આઇડિયા નથી મને ખબર નથી અને ત્રીજી રિતમાં તે પોતાનું નેટવર્ક વધારીને તેને બીજા કોઈકને આ નવી પેન વાપરવાનું કહ્યું તો તેમાંથી અમુકે કહ્યું કે આ સરસ છે અમુકે કહ્યું આ ઠીક છે અમુકે કહ્યું આ બવ જ જોરદાર છે એક એ કહ્યું કે મારો USA વાળો પિતરાઇ ભાઈએ પણ કહ્યું કે તે બહું સરસ છે કોઈકે કહ્યું ઓલ્ડ ઇસ ગોલ્ડ મને નવું કંઈ ટ્રાય try અજમાવવું નથી કરવું જે મન ભંગનારું છે અને ચોથામાં કદાચ તેની પાસે વધુને વધુ નેટવર્ક્સ છે તે વધુને વધુ માહિતી મેળવે છે વધુને વધુ લોકોને પૂછે છેઆમ તે આના વિશે સારી અથવા ખરાબ એમ બધી માહિતી એકત્રિત કરે છે આ કિસ્સામાં મોટાભાગના લોકોએ વધુ સારા અને પોજિટિવ રિવ્યૂ positive review સકારાત્મક સમીક્ષા આપ્યા અમુકે કહ્યું કે તે ખૂબ જ સ્મૂધ smooth સરળ છે તમારી આંખો બંધ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો કેટલાક કહે છે કે તે ખરેખર સારી છે અને તે સસ્તુ અને ઉપયોગી પણ છે તેમનો રંગ શું છે તેઓ કેવા દેખાય છે કેવી રીતે કાર્ય કરે છે જેનાથી ઘણા લોકો ખરેખર તેથી પ્રોત્સાહિત થાય છે આમ તેઓને તેના આ નેટવર્ક પરથી જે માહિતી મળી તે તેઓને આ અડેપ્ટ adopt અપનાવવા કરવામાં અને ખરીદવામાં ખરેખર મદદ કરી જેના પરિણામે તેની અનસર્ટેનિટીમાં uncertainty અનિશ્ચિતતા ઘટાડો થયો અને હવે તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે અને આના લીધે આ કામ કરશે કે નહીં તેવી અનસર્ટેનિટી uncertainty અનિશ્ચિતતા પણ દૂર થઈ ગઈ આમ સોશિયલ નેટવર્ક આ રીતે મદદ કરી શકે છે પરિણામે જ્યારે આપણે આ પ્રકારના નવીન વિચારો આપત્તિઓને ઘટાડવા માટેની તકનીકીઓને પ્રોત્સાહન આપીએ છીએ ત્યારે આ નિવારક તકનીકોને આપણે રિસ્ક પ્રિવેન્સન મેઝર risk preventive measures જોખમ નિવારક પગલાં કાઉન્ટરમેઝર countermeasures પ્રતિવાદો કહીએ છીએ લોકો સુનાવણી નિહાળવાના માધ્યમથી ચર્ચા દ્વારા માધ્યમો દ્વારા સંવાદ અથવા ભાષણ દ્વારા આ ઇનોવેશનની innovation નવીનતા માહિતી શેર share વહેંચણી કરે છે તકનીકોના પ્રસારને તેથી માહિતીની શોધ અને માહિતી પ્રક્રિયા વિકાસ અથવા પ્રવૃત્તિ માહિતી પ્રક્રિયા અને માહિતી શોધતી વિકાસ અથવા પ્રવૃત્તિ કહેવામાં આવે છે નવીનતા અને તકનીકોના આ પ્રસારને ઇન્ફોર્મેશન સિકીંગ information seeking માહિતીની શોધ અને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ડેવલોપમેન્ટ એન્ડ એક્ટિવિટી information processing development or activity માહિતી પ્રક્રિયા વિકાસ અથવા પ્રવૃત્તિ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ information processing માહિતી પ્રક્રિયા અને ઇન્ફોર્મેશન સિકીંગ ડેવલોપમેન્ટ ઓર એક્ટિવિટી information seeking development or activityમાહિતી શોધતી વિકાસ અથવા પ્રવૃત્તિ કહેવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે માહિતી એકત્રિત કરવાની પ્રવૃત્તિઓ માટે મારે 3 પ્રકારની વસ્તુઓની જરૂર છે સુનાવણી નિરીક્ષણ અને ચર્ચા છે હવે મારો માહિતીનો સ્રોત કોણ હશે મારે માહિતી એકત્રિત કરવા માટે ક્યાં જવું જોઈએ મારો પાડોશી મારા સહકાર્યકરો મારા સંબંધીઓ મારા મિત્રો એવા લોકો કે જેને હું જાણતો નથી મારા હરીફો મારે કોની પાસે જવું જોઈએ હું આ સરળ બોલ પેન ખરીદવા હું કોનો ભરોસો કરું મારા મિત્રો સામાન્ય નજર નાખો તો જેમ વેલેન્ટિન કહે છે એે પ્રમાણે આ બવ મિત્ર જેવા ડાઇરેક્ટ direct સીધા અને પર્સનલ personal અંગત સંબંધો છે મારો તેમની સાથે ફેસ ટુ ફેસ face to face સીધા આદાનપ્રદાનના સબંધો છે મારા સંબંધ તેમની સાથે સીધો વ્યક્તિગત રીતે કે કદાચ પડોશીઓની જેમ જોડાયેલા છે તેઓ મારા અંગત કનેક્ટર પણ છે આમ લોકો તેમની અનુકૂળતા મુજબ માહિતી કલેક્ટ collect એકઠું કરવું કરવા માટે એકબીજા પર આધાર રાખતા હોય છે ગ્રેનોવેટર તે ખરેખર આને ના કહી રહ્યો છે કે એક સીધું નેટવર્ક ખરેખર ખૂબ કામ કરતું નથી જ્યાં સુધી તમે તમારા નેટવર્કને વિસ્તૃત નહીં કરો ત્યાં સુધી તે તમને દર વખતે નકામી માહિતી આપશે અને ત્યાં સુધી તમે નવા વિચારો નવા મૂલ્યાંકન નવી સમીક્ષાઓ કેવી રીતે મેળવી શકશો કારણ કે તમે હંમેશાં એકના એક જ હશો તેથી તમારે ખરેખર તમારા નબળા અને ઇનડાઇરેક્ટ indirect પરોક્ષ નેટવર્કનો ઉપયોગ કરવો જરૂરી છે તમે તમારા મિત્રોના મિત્રને જાણતા હોતા નથી વિચારો કે કદાચ તમે આઈઆઈટી રૂરકીમાં છો અને તમે આઈઆઈટી મદ્રાસ પાસેથી માહિતી એકત્રિત કરી રહ્યાં છો તો શું તે આઇઆઇટી રૂરકી પાસેથી માહિતી એકત્રિત કરવા કરતાં વધુ ઉપયોગી હશે તેથી મારે કઇ માહિતી મેળવવી જોઈએ અને ક્યાંથી ભલે તે વ્યક્તિગત હોય કે ઇનડાઇરેક્ટ indirect પરોક્ષ બીજો તરફ એક બાર્ડ છે તે કહે છે કે સહકાર્યકરો અને સહ વિદ્યાર્થીઓની રચનાની સ્થિતિ સમાન હોય છે તેનો અર્થ એ કે સીધો સંબંધ હોવો જરૂરી નથી પરંતુ લોકો સામાન્ય રીતે જેની સાથે સ્પર્ધાઓ કરે છે તેની માહિતી એકત્રિત કરે છે તેમની પાસે સમાન પ્રકારની હોદ્દા છે જે તમે જાણો છો તેઓ ટેલિ tally અનુરૂપ ચેક check ચકાસણી અથવા ક્રોસ ચેક cross check ઊલટ ચકાસણી કરતાં હોય છે ઓહ તેની પાસે આ આઇફોન નથી તેથી મારી પાસે આ આઇફોન હોવો જોઈએ તેની પાસે આ ડીસાસ્ટર પ્રિવેંટિવ ટેક્નોલોજી disaster preventive technology હોનારત નિવારક તકનીક નથી મારે મારું સ્ટેટસ status દરજ્જો અથવા એક પ્રકારની સ્પર્ધા ઊભી કરવી જોઈએ એ વિચારથી હું તેને જોઉં છું અથવા પડોશ જેવા સ્પેટીયલ ડાઇમેન્શનસ spatial dimension અવકાશી પરિમાણો પણ મહત્વના હોય છે જો મારુ કોઈ ખાસ વ્યક્તિ જે મારી નજીક છે તે મદદ કરી શકે છે અહીં આપણે 3 પ્રકારનાં જૂથ અથવા લોકોને માહિતીના સ્રોત માટે ધ્યાનમાં લઈએ છીએ એક કોહેસિવ ગ્રુપ cohesive group સુસંગત જૂથો છે જે ટાઇ tie સંબંધ અથવા ઇંટરેકશનની interaction પ્રતિક્રિયા ડિગ્રી degree પદવી અને ફ્રિક્વન્સી frequency આવર્તન પર આધાર રાખે છે તેથી તમે કોહેસિવ ગ્રુપ cohesive group સુસંગત જૂથો કેવી રીતે નક્કી કરશો તે ફક્ત જૂથની વ્યક્તિઓ કેટલી વાર જોડાય છે તેના પર આધાર રાખે છે ચાલો આપણે કલ્પના કરીએ કે આ એક સમુદાય છે આ એક સમાજ છે જેઓ એક જ સમુદાયમાં છે અહીં રહેતા લોકો પાસે હવે જુદા જુદા નેટવર્ક છે જો આપણે અહીં તપાસ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એબીસીડી જેઓ એકબીજા સાથે વચ્ચે સીધા અને આદાનપ્રદાનના સંબંધો ધરાવે છે બાણ બરાબર છે અને તેથી આ એક ખૂબ ગીચ જૂથ છે આમ સી એ એબીડી સાથે સંબંધિત છે કારણ કે તેની પાસે અહીં વધુ નેટવર્ક છે તેમ છતાં તેની પાસે મારી સાથે કેટલાક ઇનડાઇરેક્ટ indirect પરોક્ષ અથવા વન વે ડાઇરેક્શન કનેક્શન one way direction connection એક માર્ગ દિશા જોડાણ છે પરંતુ તે ત્યાંથી બિલોંગ belong સંબંધિત કરતું નથી તે જ રીતે આપણી પાસે જૂથ 2 કે 3 જૂથ હોઈ શકે છે પરંતુ તે તેમના પોતાના વર્તુળની અંદર અન્ય કરતા વધુ જોડાયેલા હોય છે આથી કોહેસિવ નેટવર્કનો cohesive network એકરુપ નેટવર્ક્સ રોલ role ભૂમિકા શું હશે જેની સાથે મારો સીધો સંબંધ છે જેને હું દરરોજ મળી રહ્યો છું જેની જોડે મારે મિત્રોની જેમ ફેસ ટુ ફેસના face to face સીધા સબંધો છે કેટલાક કહે છે કે તે અમને તક અને સામાજિક જવાબદારી પ્રદાન કરે છે તે જ પ્રકારે છે તે તમને આ એકત્રિત કરવામાં પણ મદદ કરે છે કે જો હું બહારથી અથવા ટેલિવિઝન અથવા માસ મીડિયામાંથી કાંઈપણ જાણું છું તો હું તરત જ તે માહિતીને મારા સીધા નેટવર્ક ભાગીદારો જેવા મારા મિત્રો મારા પાડોશીઓ મારા સહકાર્યકરોને આપીશ કે જેમની સાથે હું ખૂબ ઇન્ટિમેટ intimate ગાઢ કે કોહેસિવ cohesive સુસંગત છે આમ ખરેખર તે ઝડપી માહિતી પ્રદાન કરવામાં મદદ કરે છે પરંતુ તે ફક્ત એટલું જ વહેંચી નથી રહ્યું તે ઝડપથી માહિતીને પસાર કરીને શિક્ષણ સામાજિક શિક્ષણ તરીકે કામ કરે છે પણ તે એક પ્રકારની ઓબલીગેશન obligation જવાબદારીઓ પ્રેશર pressure દબાણ અને સોશિયલ પ્રેશર social pressure સામાજિક દબાણ વિગેરે જેવું પ્રદાન કરે છે દાખલા તરીકે જો મારા 5 મિત્રો છે જેમની પાસે રેઇન વોટર હાર્વેસ્ટિંગ rain water harvesting વરસાદના પાણીનો સંગ્રહ ટાંકી અથવા અર્થક્વેક રેસિસ્ટંટ બિલ્ડિંગનો earthquake resistant building ભૂકંપ પ્રતિરોધક મકાન ઉપયોગ કરે છે જે મને મારે પણ આ જ હોવું જોઈએ જેવું સોશિયલ પ્રેશર social pressure સામાજિક દબાણ થઈને મારી મોરલ ડ્યૂટિ moral duty નૈતિક ફરજ જેવું બની જાય છે મારા આ ડેવીયન્ટ બિહેવિયર સાથે આગળ વધવું સરળ નથી કારણ કે મને એવું લાગશે કે હું આ ગ્રુપનો સભ્ય નથી તેથી મારે તેને ફોલો follow પાલન કરવું જોઈએ તેથી આ સોશિયલ ઓબ્લીગેશન ગ્રુપના social obligation group સહસંગત જૂથ કિસ્સામાં સામાજિક જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તે આનાથી એક અન્ય કોનસ્ટ્રેન constrain અવરોધ પૂરો પાડે છે કે તમે નવા વિચારને પકડી શકતા નથી તે માહિતી એક જ ગ્રુપમાં groupજુથ હોવાથી તમરી પાસે એકની એક જ માહિતીની ગપસપ આવતી રહે છે કારણ કે તમારી પાસે ખૂબ જ ટાઇટ tight ચુસ્ત અને કલોસ close બંધ નેટવર્ક હોવાથી જ્યાં સુધી તમે આ નેટવર્કને ખોલશો નહીં ત્યાં સુધી તમે નવી માહિતી કેવી રીતે મેળવી શકશો તમે તમારા માસ મીડિયા mass media લોક માધ્યમ અથવા અન્ય સ્રોતો દ્વારા મેળવી શકો છો પરંતુ તેનથી તમારું માનવ નેટવર્ક વિસ્તરતું નથી કારણ કે કોઈક એમ કહે છે કે તે ફક્ત બિનજરૂરી માહિતી પ્રદાન કરે છે અને તેથી તમે તે નવા આઇડિયા ideas વિચારો નવા થૉટ thought વિચારો કે નવું કંઈ નૉલેજ મેળવી શકતા નથી બીજા નંબરે સ્ટ્રકચરલ ઇકવિવેલન્ટ structural equivalents માળખાકીય સમકક્ષ અથવા પોજિશન position સ્થિતિ અને રોલ role ભૂમિકા શું છે ધારો કે 2 લોકો છે જે એકબીજાના સંપર્કમાં નથી અથવા તેઓ એક બીજાને બિલકુલ જાણતા નથી પરંતુ તે સમાન હોદ્દાથી સંબંધિત છે જેમ કે હોસ્પિટલમાં 2 ડોકટરો છે હોસ્પિટલ મોટી હોવાથી તેઓ એકબીજાને ઓળખવાં માટે મળતા નથી અથવા તેઓ ખરેખર એકબીજાને જાણતા નથી પરંતુ તેઓની પોજિશન position સ્થિતિ સમાન છે કારણ કે તેઓ એક જ હોસ્પિટલમાં ડોક્ટર છે તેમની પોજિશન position સ્થિતિ અને રોલ role ભૂમિકા સમાન છે પછી લોકો ઇનડાઇરેકટલી indirectly પરોક્ષ રીતે એકબીજાનું અવલોકન પણ કરે છે અને એકબીજાની તુલના કરે છે અને તેમની પાસેથી માહિતી કલેક્ટ collect એકત્રિત કરે છે સીધી રીતે અથવા કદાચ તમે કલ્પના કરી શકો કે આઇઆઇટી રૂરકીમાં વિદ્યાર્થીઓ સંશોધન કરે છે તેઓ એકબીજાને ઓળખતા નથી પરંતુ એકસરખા છે આઇઆઇટી રૂરકીની સંસ્થા તેમને એક પ્રકારની પ્રકારની સોશિયલાયઝિંગ socializing સામાજિકરણ અથવા અમુક પ્રકારની માહિતીને ઠીક કરવા માટે વધારવાની તાલીમ આપે છે તેની જેમ તમે કલ્પના કરી શકો છો કે આ Y એક કમ્યૂનિટી community સમુદાય અથવા સોસાયટી નેટવર્ક છે ત્યાં પાંચ અભિનેતાઓ છે અહીં આપણે A અને Bની ભૂમિકા જોઈ શકીએ છીએ તેઓ એકબીજા સાથે સીધો સંબંધ રાખતા નથી પરંતુ તે બંને એક જુથથી સંબંધિત છે શા માટે કારણ કે A અને B બંનેને C અને Dની તેઓ ઇન્ટરરિલેશનશીપ interrelationship આંતરસંબંધ ધરાવે છે A ને C અને D સાથે તેવો જ સંબંધ છે B ને પણ C અને D સાથે સંબંધ છે નો સી અને ડી સાથે સંબંધ છે તેઓ આ નેટવર્કના કોઈપણ અન્ય કલાકારો સાથે જોડાયેલા નથી C અને D માટે તે પણ સાચું છે કે આ બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં નથી પરંતુ તે એક જ હોસ્પિટલના ડોક્ટર એક જ સ્કૂલના વિદ્યાર્થી IIT Roorkee ના રીસર્ચસની જેમ એક ગ્રુપ સાથે સંબંધિત છે અથવા આ જૂથ 3E તે એકલતાવાળા વ્યક્તિ છે કારણ કે કોઈની પાસે આ પ્રકારનું નેટવર્ક નથી સ્ટ્રકચરલ ઇકવીવેલેન્સની structural equivalence માળખાકીય સમકક્ષ ભૂમિકા 2 સાથીદારો તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરે છે તે સ્પર્ધાને પ્રોત્સાહન આપે છે અથવા થોડી સોશિયલાયઝેશનની socialization સામાજિકકરણ પ્રક્રિયા આપે છે તમે IIT Roorkeeમાં કોઈ બાયોલૉજી વિભાગમાં કોઈક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તો કોઈ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં આવેલા તમારા સંશોધનકારોને જાણતા નથી કોઈ વાંધો નથી પરંતુ તમારી પાસે પણ કોઈક પ્રકારનું ઓરિએન્ટેશન orientation અભિગમ છે અમુક પ્રકારની તાલીમ છે જો તમે એકબીજાને નહીં ઓળખતા હોવ તો કોઈ વાંધો નથી તમારા શિક્ષકો તમારુ ગ્રુમિંગ કરે છે બીજું પરિમાણ સ્પેટિયલ spatial અવકાશી પરિમાણ છે સ્પેટિયલ ગ્રુપો spatial groups અવકાશી જૂથો તમને ગમે કે ન ગમે તમારે તમારા પડોશીઓ સાથે ઈન્ટરેક્ટ interact સંપર્ક કરવું પડશે તથા તમે બંને એકબીજાને પ્રભાવિત કરવાના પ્રયાસો કરશો અને તે માટે તમારે સામ સામે વાતચીત કરવી પડશે તેથી તેમનો ડાઇરેક્ટ અને ઇનડાઇરેક્ટ direct and indirect સીધો અને પરોક્ષ પ્રભાવ હંમેશા રહે છે ત્યાં તેથી લોકોએ એક સામાન્ય જગ્યાને છોડી દેવાનું શરૂ કર્યું પણ તેમની પાસે સમાન પ્રકારની હેબિટ ઍન્ડ એટ્ટીટ્યૂડ habit and attitude ટેવ અથવા વલણ હજુ છે તેથી હવે આપણી પાસે 3 પ્રકારના જૂથો છે એક કોહેસિવ cohesive સુસંગત છે એક સ્ટ્રકચરલી ઈકવીવેલેન્ટ structurally equivalents માળખાકીય રીતે સમકક્ષ છે સમાન સ્પર્ધાની સ્થિતિ અને ભૂમિકાઓ હોવાથી પ્રશ્ન સ્પેટિયલ ડિસ્ટ્રિબ્યૂશનનો spatial distribution અવકાશી વિતરણ છે હવે આપણે 3 પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા 3 પ્રકારની માહિતી એકત્રિત કરવાની પણ જરૂર છે સુનાવણી અવલોકનો અને એક છે ચર્ચા સુનાવણી માટે મારે મારા સહયોગી ભાગીદારો કે મારા પાડોશીઓ મારે કોના પર આધાર રાખવો જોઈએ મારે કોનું ઓબસર્વેશન કરવું જોઈએ મારે ચર્ચા કરવા માટે કોની ઍક્ટિવિટીનું activities પ્રવૃત્તિઓ ઓબસર્વેશન observation અવલોકન કરવું જોઈએ નવીનતાઓ વિશે વધુ ઇન્ટરપ્રિટેશન interpretations અર્થઘટન કરવા માટે મારે કોના પર આધાર રાખવો જોઈએ આમ આપણે માહિતી મેળવવા માટે કોને આધાર રાખવો જોઈએ તે પ્રશ્ન છે આ બાંગ્લાદેશ છે જેમ મેં કહ્યું હતું તેમ આર્સેનિકથી arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષિત વિસ્તાર અને ખારાશના મુદ્દાથી ખૂબ દૂષિત છે ખાસ કરીને કાંઠાના વિસ્તારો જ્યાં આપણે નાનકડા વિસ્તાર સિટિ મોરેલગંજ નામનો સબઅર્બન એરિયા suburban areas પરા વિસ્તારો મોરેલગંજ ટાઉન town નગર મોરેલગંજ વિલેજ અને આ નાનકડા ટાઉનની બજારના સર્વે મુજબ લોકો પાણીના તળાવમાંથી અને ક્યારેક નળીઓમાંથી પાણી એકત્રિત કરી રહ્યા છે પરંતુ વરસાદના પાણી માટે જાપાન સ્થિત એનજીઓએ લોકો માટે તેઓએ શહેરમાં ઘણી જગ્યાએ આ પ્રકારની 56 ટાંકી અને કુલ આવી 2500 થી વધુ ટાંકી સ્થાપિત કરી હવે આ ઝલક મેળવવા માટે આ ક્ષેત્રના કેટલાક ચિત્રો છે આપેલા જેના પરથી તમને ખ્યાલ આવશે કે આ વિસ્તાર કેવો લાગે છે આ ભરતી દરમિયાનનું ચિત્ર છે અને તેઓ મુખ્યત્વે વાહન વ્યવહાર માટે કેનાલનો ઉપયોગ કરે છે વરસાદની મોસમ દરમિયાન ઘણાં સ્થળોએ રસ્તાઓ ડિસ્કનેક્ટ disconnected છૂટું થયાં છે અને તેથી આ ચિત્રો તમને વિસ્તારની એક ઝલક આપવા માટે છે તેથી ફેક્સન મેથડ સ્ટ્રકચરલ ઇકવીવેલન્ટ ગ્રુપ બાય યુઝિંગ બર્ટ મેથડ structural equivalent group by using Burt methods બર્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને માળખાકીય સમકક્ષ જૂથ UCINETની વ્યાખ્યા અને કોઈપણ સ્પેટિયલ ગ્રુપ spatial group અવકાશી જૂથ ના નેબરહૂડ neighbourhood પડોશી માટે અફીલીએશન affiliation સંસ્થાની બાબતમાં માન્યતા જેવી અમુક પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેથી આ ચર્ચાઓ માટે આ એટલું મહત્વનું નથી પરંતુ આપણે લોકોના સામાજિક નેટવકર્સની માહિતીની જરૂર છે તેથી તે માહિતી એકત્રિત કરવાં સર્વે survey સર્વેક્ષણ માટે અમે લોકોને પૂછ્યું કે મોરલગંજ વિસ્તારમાં એવા 3 ટાંકીના માલિકો જેની સાથે તમે હંમેશાં મળતા હોવ વાત કરો અને તમારા દૈનિક જીવનના કોઈપણ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય તેવા કૃપયા કરીને 3 વ્યક્તિના નામ આપો આ આપણને ટાંકીના માલિકોમાં પ્રચલિત સામાજિક નેટવર્ક્સનો ખ્યાલ આપે છે જે સ્ટ્રકચરલ ઇકવીવેલન્ટ structural equivalent માળખાકીય સમકક્ષ જૂથ છે અને હિયરિંગ hearing સુનવણી માટે તે વરસાદના સંગ્રહની ટાંકી વિશે પહેલીવાર સાંભળ્યું તેના પર નિર્ભર છે અમે તે લોકોને કહ્યું કૃપા કરીને અમને 3 વ્યક્તિઓનું નામ જણાવો જ્યાંથી તમે તમારા પીવાના પાણી માટે પ્રથમ વખત વરસાદી પાણીના સંગ્રહની ટાંકી વિશે સાંભળ્યું હતું તેથી આપણે આ જનરેટ generate પેદા કરીએ છીએ જેનું ઉદાહરણ અહીં જુઓ તો વર્તુળો છે આ લાલ વર્તુળો એ એનજીઓના ભાગીદારો છે તેથી આ ખરેખર કોમ્યુનિટીની community સમુદાય સીમા છે અહીંના લોકોમાં લાલ એ એક ખરેખર કેન્દ્રીય વ્યક્તિ છે તેઓ તેમની પાસેથી ઘણા લોકો માહિતી એકત્રિત પ્રાપ્ત કરે છે તેઓ ખરેખર એનજીઓના લોકો છે જે આ વરસાદી પાણીના સંગ્રહની ટાંકીને પ્રોમોટ promote પ્રોત્સાહિત કરે છે અને કેટલાક બહારના લોકો પણ તમે જોઈ શકો છો કે જેઓ મોરેલગંજ વિસ્તારના નથી અને આપણે પણ તેમની પાસેથી માહિતી પણ એકત્રિત કરીશું પરંતુ કમ્યૂનિટીની community સમુદાય અંદર કેટલાક કી પ્લેયર્સ key players ચાવીરૂપ ખેલાડીઓ પણ છે તેઓ ખરેખર વરસાદના પાણીની સંગ્રહ કરવાની ટાંકી વિશેની માહિતી ફેલાવવા માટે નિર્ણાયકની ભૂમિકા ભજવતા હતા અવલોકનો કરીને ઓબસર્વેશન નેટવર્ક observation network નિરીક્ષણ નેટવર્ક માટે અમે લોકોને પૂછીએ છીએ કે પ્રથમ ત્રણ વ્યક્તિઓ કોણ હતી જ્યાં તમે આ વરસાદનાં પાણીની ટાંકીને પ્રથમ વખત જોય હતી અને તેથી અહીં મૂળભૂત રીતે તમે જોઈ શકો છો કે તેમાં બહારના લોકો અથવા એનજીઓ લોકો નહિવત્ હતા તેથી ખરેખર ત્યાં કમ્યૂનિટીના community સમુદાય લોકો જ હતા છે લોકોની અંદર તેથી તેઓનો કી સોર્સ key source મુખ્ય સ્ત્રોત તેમની કમ્યૂનિટીની community સમુદાય સીમાની અંદરના વ્યક્તિઓ જ હતા તેથી બહારના લોકો ખૂબ ઓછા હોય છે જે થોડું એવું ઇન્ફ્લુએંસ કરતાં હોય છે હવે તેવા લોકો જેની સાથે તેઓએ સ્થાપિત કરવાનું નક્કી કરતા પહેલા જેમની ચર્ચા કરી હતીઆપણે તેમને 3 વ્યક્તિઓના નામ જણાવવાનું કહ્યું અને અમને એવું પણ જાણવા મળ્યું કે તેઓ બહારના અને અંદરના લોકો એમ બંને પર આધારિત છે જેમ તમે ઘણા બધા નેટવર્ક જોઈ શકો છો તેથી હવે અમે રીગ્રેસન એનાલિસિસ regression analysis પીછેહઠ વિશ્લેષણ હાથ ધર્યું અને અમારી પાસે મુખ્ય ત્રણ વસ્તુ છે સુનાવણી નિરીક્ષણ અને ચર્ચા હવે આપણે એ જાણવા માગીએ છીએ કે જ્યાંથી લોકો એકત્રિત થાય છે આપણે તેમના હિયરિંગ hearing સુનવણીસાંભડીએ તો જાણવા મળશે કે તે ધર્મ જેવા સાંસ્કૃતિક જૂથ છે કે જે તેઓને ધાર્મિક આર્થિક સ્પેટિયલ spatial અવકાશી સામાજિક હોય શકે તો આપણે જોઈ શકીએ કે લોકો તેમના સુસંગત જૂથ ભાગીદારો જેમ કે તેમના મિત્રો પર નિર્ભર છે હવે થોડા પાડોશીઓ તરફ આગળ વધીએ તો અન્ય કોઈ નોંધપાત્ર નથી નિરીક્ષણોના કિસ્સામાં જ્યાં તેઓ પ્રથમ વખત અવલોકન કરે છે તે પાડોશના ભાગીદારો છે જેમણે મોટી ભૂમિકા ભજવી હતી તેઓ તેમના પાડોશમાં જુએ છે પરંતુ આવા જૂથ ભાગીદારો જેવા કેટલાક પડોશીઓ પણ ત્યાં હોઈ શકે છે ચર્ચાના કિસ્સામાં તેનો અંતિમ નિર્ણય ફરીથી સમૂહ જૂથ ભાગીદારો પર આધારિત છે અને તેમના પડોશી તેથી તેઓને માહિતીનો મુખ્ય સ્ત્રોત તેમના સુસંગત જૂથ ભાગીદારો અને પડોશીઓ છે તેથી માહિતી વહેંચવાની વૃત્તિ અને પડોશના સભ્યો વચ્ચે સંબંધો અને નેટવર્કની ડિગ્રી degree પ્રમાણ અને ફ્રીક્વન્સી frequency વારંવારતા વધારે છે અથવા મોટાભાગના લોકોના અવલોકન માટે સ્પેટીયલ spatial અવકાશી જૂથનો સ્ત્રોત છે તે પછી આના પોલિસી ઇમ્પલીકેશન policy implication નીતિ વિષયક અસરો શું છે આપણે એક કામ કરી શકીએ છીએ આયોજકો અને એનજીઓના કાર્યકરો આનો લાભ લઈ શકે છે જે માલિકો આ ટાંકીના વપરાશકર્તાઓથી સંતુષ્ટ છે તેઓ આવીને જેમણે હજી સુધી અડોપ્ટ adopt અપનાવવું નથી કર્યું તેની જોડે વાતચીત કરી શકે છે અને ખાસ કરીને કોઈ ખાસ પડોશમાં પડોશી બેઠક અથવા વર્કશોપ workshop કાર્યશાળા પણ કરી શકે છે સફળતાની વાર્તાઓ કોઈએ ટાંકી વિશે તેમનો વ્યક્તિગત અભિપ્રાય અપનાવ્યો છે અપનાવનારાઓનું દસ્તાવેજીકરણ થાય છે અને સંભવિત દત્તક લેનારાઓને એક બ્રોશર brochure પુસ્તિકા વહેંચવામાં આવે છે અને જેથી સંભવિત દત્તક લેનારાઓને સંયુક્ત જૂથ ભાગીદારો દ્વારા અસર થાય છે તેથી ધાર્મિક રાજકીય અને સાંસ્કૃતિક જૂથોની જેમ આ ખરેખર સુસંગત જૂથો છે અને પછી આપણે આ જૂથોનો પ્રસાર માટે ઉપયોગ કરી શકીએ છીએ અને બીજી સ્ટ્રેટર્જીમાં strategy વ્યૂહરચના સેટીસ્ફયાઈડ ટેન્ક અડોપ્ટરોને satisfied tank adopter સંતુષ્ટ ટાંકી દત્તક લેનાર બીજા 3 વ્યક્તિને પોતાનો એક્સપિરિયન્સ experience અનુભવ શેર કરવાં માટે કનવેન્સ convince સહમત કરવા અને તેઓને કહેવું કે તે બીજા 3 થી 4 વ્યક્તિને આ પ્રોમોટ promote પ્રોત્સાહન કરે તેથી આ કેટલાક ઉદાહરણો હતા આના સિવાય આપણે કેટલીક ડોર ટુ ડોર ઝુંબેશ પણ ચલાવી શકીએ છીએ આ વાતો સાંભળનારા બધા માટે આપનો ખૂબ ખૂબ આભાર હું આપત્તિ સજ્જતા અને માહિતીના વહેંચણીને પ્રોત્સાહિત કરવામાં પહેલ કરનારાઓની ભૂમિકા પર આ જ ચાલુ રાખીશ